આ પાઠમાં આપણે ઓપ એમ્પ સર્કિટ નું વ્યવસ્થિત વિશ્લેષણ કેવી રીતે કરવું તેને જોઈએ છીએ હવે જો ઓપ એમ્પ સાથે બદલવાનું હોય છે તેથી મારી સર્કિટ આ બની જાય છે અને આ Vd છે અને આ A0 Vd છે તેથી હવે આપણી પાસે આ નિયંત્રણ સ્ત્રોત છે અને આપણે વોલ્ટેજ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોતો પર કરી શકીએ છીએ અને પછી આપણે નિયંત્રણ સ્ત્રોત સમીકરણનો ઉપયોગ કરીએ છીએ જે V0 A0 × Vd છે જે વધારાના સમીકરણ તરીકે છે તેથી આપણે વોલ્ટેજ કન્ટ્રોલ વોલ્ટેજ સ્ત્રોતો સાથે નોડલ વિશ્લેષણ કેવી રીતે કરવું તે અંગે ચર્ચા કરી ચૂક્યા છીએ વોલ્ટેજ કંટ્રોલ વોલ્ટેજ સ્ત્રોતો સાથે મેશ વિશ્લેષણ ના વિશ્લેષણ જેવું જ હોય છે હવે જ્યાં સુધી આદર્શ ઓપ એમ્પ સર્કિટ શું છે તેના આધારે આપણે કેટલાક સમીકરણ લખી શકતા નથી આ તેને સમાન છે કે જ્યારે આપણી પાસે વોલ્ટેજ સ્ત્રોતો કાં તો સ્વતંત્ર અથવા નિયંત્રિત હતા ત્યારે આપણે વોલ્ટેજ સ્રોતના ગુણધર્મોમાંથી વોલ્ટેજ સ્રોત દ્વારા વિદ્યુત પ્રવાહ માટેનું સમીકરણ લખી શકતા ન હતા તેથી તેની સાથે જે જોડાયેલ છે તેના દ્વારા તે નક્કી થાય છે તેથી આપણે તેને કેટલાક અન્ય સમીકરણો દ્વારા બદલ્યું છે તેથી આદર્શ ઓપ એમ્પ ને અનુરૂપ છે તેથી અંતિમ લીટી એ છે કે KCL સમીકરણને ઓપ એમ્પ નું વિશ્લેષણ કરીએ છીએ હવે તમારે હંમેશા એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ વર્ચ્યુઅલ શોર્ટ ના વિશ્લેષણ માટે તેનો ઉપયોગ કરી શકો છો તેથી ફક્ત સંપૂર્ણતા માટે ચાલો મને આ સર્કિટ છે તેનો અર્થ એ છે કે આપણે ત્યાં KCL સમીકરણ લખી શકતા નથી તેના બદલે આપણે ત્યાં અનિવાર્યપણે આ વોલ્ટેજ સ્રોત માટે સુસંગત સમીકરણ લખવું પડશે તમે ખરેખર અહીં શું કરો છો કે તમે નોડ માંથી વહેતા વિદ્યુત પ્રવાહ ને જાણતા નથી તેથી ત્યાં કોઈ KCL સમીકરણ નથી તેના બદલે આપણે વર્ચ્યુઅલ પર દાખલ કરવામાં આવતો કુલ સ્વતંત્ર વિદ્યુત પ્રવાહ સ્ત્રોત છે જે 0 છે તેથી જો હું આ ત્રણ સમીકરણો સાથે તેને ઉકેલું તો આ એક તે એક અને તે એક તેથી અનિવાર્યપણે મને આ ઉકેલ મળશે જે V1 Vi V2 k × Vi અને V3 Vi છે તેથી તે આ ત્રણ સમીકરણોનો ઉકેલ છે તેથી જો તમારી પાસે ઘણા ઓપ એમ્પસ ટૂંકા સમીકરણ લખો સ્પષ્ટપણે આ પદ્ધતિ ત્યારે જ લાગુ પડે છે કે જ્યારે સર્કિટ દ્વારા બદલવામાં આવે છે